આ કોર્સમાં આપણે મોટે ભાગે સર્ચ બેઝ પદ્ધતિઓ અને બીજા 1 ફોર્મ તરફ ધ્યાન આપ્યું છે પરંતુ જો તમે મનુષ્યને જુઓ તો મનુષ્ય નોલેજબેઝ બનાવે છે મારો મતલબ છે કે જ્યારે તમે સંશોધન કરી રહ્યા હોવ ત્યારે કંઇક જુદી બાબત છે પરંતુ રોજિંદા પ્રવૃત્તિમાં આપણે કોઈ સમસ્યા તરફ ધ્યાન આપીએ છીએ અથવા આપણે કોઈ પરિસ્થિતિ જોઇએ છીએ અને આપણે સહજતાથી કંઇક કરીએ છીએ અને જ્યારે સહજતાથી કહીયે ત્યારે મારો ખરેખર અર્થ એ છે કે આપણી પાસે પહેલાથી જ આપણા મગજમાં ઘણા બધા અનુભવો છે અને આપણી પાસે ઘણા નિયમો પણ છે જે આપણે સમય જતાં પ્રાપ્ત કર્યા છે આપણે બરાબર જાણીએ છીએ કે શું કરવું ઉદાહરણ તરીકે જો વરસાદ આવતો હોય અને જો તમારી પાસે છત્રી હોય તો તમે સહજતાથી તેને ખોલો છો તમે યોજના બનાવતા નથી અને કહેતા નથી કે જો તમે છત્રી ખોલો છો અને તેને તમારા માથા ઉપર રાખો છો તો તમે ભીના નહીં થશો હકીકતમાં તમે એમ કોઈ લક્ષ્ય વિશે તર્ક પણ આપતા નથી કે તમારી પાસે ભીનું નહીં રહેવાનું લક્ષ્ય છે તેથી આપણે ફક્ત નોલેજ નો જ ઉપયોગ કરીએ છીએ હવે આપણે બાકીના આ સેમેસ્ટરમાં નોલેજ આધારિત અભિગમો પર નજર નાખવા માંગીએ છીએ ખાસ કરીને આપણે ફક્ત નોલેજની વિશિષ્ટ રજૂઆત પર જ ધ્યાન આપીશું જે તર્કશાસ્ત્રનો આધાર છે પરંતુ ચાલો આપણે વધુ સામાન્ય રજૂઆતથી પ્રારંભ કરીએ તમે નોલેજ શબ્દને જોડવા માટે જાણી શકો છો કે તમે તથ્યો જાણો છો તે સમસ્યાઓ કેવી રીતે હલ કરવી તે તમે જાણો છો તમે જાણો છો કે ટિક ટોક કેવી રીતે રમવું તમે જાણો છો કે કેવી રીતે સાયકલ ચલાવવી આ તમામ પ્રકારની વસ્તુઓ તમને આવશ્યકરૂપે જાણીતી છે અને જો કોઈ એજન્ટ ને તેની આસપાસની જગ્યામાં અથવા દુનિયા સાથે બુદ્ધિશાળી રીતે વાર્તાલાપ કરવો હોય તો પછી તે એજન્ટને તેની આસપાસનું પ્રતિનિધિત્વ કરવાની જરૂર હોય તો તેની આસપાસનું એક મોડેલ બનાવવું જોઇયે અને તે મોડેલ સાથે દલીલ કરવી જોઇયે અહી એ જરૂરી નથી કે એ મોડેલ આપણી આસપાસ દુનિયા કેવી રીતે તે પ્રતિબિંબિત કરે પરંતુ તે કોઈ પ્રકારનું પ્રતિનિધિત્વ આપે જે આપણને સમસ્યાઓ હલ કરવામાં મદદ કરે તેથી જો આપણે યાદ રાખીએ કે આપણે શું કહ્યું હતું કે જ્યારે આજથી 200 300 વર્ષ પહેલાં લોકો વિચારતા કે મન શું છે તે શું વિચારી રહ્યું છે હ્યુમ અને ડેકાર્ટે 10 હોબ્સ એ કહ્યું કે તેઓએ કહ્યું કે વિચારવું અર્થપૂર્ણ છે તે સિમ્બોલ ની અર્થપૂર્ણ મેનીપુલેશન છે તેથી જો તમને આ યાદ આવે તો આપણે વિચારવાનો અર્થ શું કરીએ છીએ તેના આ અભિગમમાં માંગવામાં આવે છે અલબત્ત જ્યારે આપણે સર્ચ કરીયે ત્યારે પણ આપણે સિમ્બલ્સની અર્થપૂર્ણ મેનીપુલેશન કરી હતી તે અર્થમાં કે આપણે સ્ટેટ સ્પેસનું પ્રતિનિધિત્વ બનાવ્યું છે આપણે ચાલ નું પ્રતિનિધિત્વ બનાવ્યું છે અને આપણે ચાલની માંગ કરી હતી થોડી મેનીપુલેશન જે આપણને શરૂઆતના સ્ટેટથી ધ્યેય સ્ટેટમાં લઈ જશે પરંતુ હવે આપણે વધુ સામાન્ય અર્થમાં વાત કરી રહ્યા છીએ તેથી સિમ્બલ્સની મેનીપુલેશન પણ આપણે ફિજિકલ સિમ્બલ્સ સિસ્ટમ પૂર્વધારણાને કહીએ છીએ જેની વાત આપણે ખૂબ શરૂઆતમાં કરી હતી સાઇમન અને ન્યુએલએ કહ્યું કે ફિજિકલ સિમ્બલ્સ સિસ્ટમોમાં મેનીપુલેશન કરવાની ક્ષમતા બુદ્ધિશાળી વર્તણૂક બનાવવા માટે પૂરતી છે અને ફિજિકલ સિમ્બલ્સ સિસ્ટમોનો અર્થ શું છે સિમ્બલ્સની પ્રણાલીઓ આપણે સમજીએ છીએ કે આ સિમ્બલ્સની રચનાઓ છે ફિજિકલ દ્વારા તેનો અર્થ તે હતો કે તેઓ કેટલાક પ્રકારના તર્કના નિયમોનું પાલન કરશે તેથી જે સિમ્બલ્સના મેનીપુલેશનના આ વિચારને જોડે છે તે માત્ર એક જ પ્રશ્ન જાણે છે કે જે અર્થપૂર્ણ છે આપણે પ્રયાસ કરીશું કે આમાં થોડી આંતરસાઇડ મેળવીશું કારણ કે આપણે આજે પ્રગતિ કરીશું એમ જરૂરી નથી પરંતુ આવતા અઠવાડિયામાં કરીશું પરંતુ આપણે એ હકીકત પર ધ્યાન કેન્દ્રિત કરીએ કે આપણે વિચારવાનો અર્થ શું છે તે આપણી પરિસ્થિતિ અથવા વિશ્વની આસપાસના અને ધ્યેયો અને ઇચ્છાઓ અને કંઈપણનું પ્રતિનિધિત્વ છે અને વિચારવાનો મૂળભૂત અર્થ એ છે કે જો તમે તેને સરળ કમ્પ્યુટરની અવધિ પર નીચે લાવવા માંગતા હો તો તે રજૂઆતોની મેનીપુલેશનનો મૂળભૂત અર્થ એ છે કે આપણે અમુક પ્રકારના ડેટા સ્ટ્રક્ચર્સની રજૂઆત કરવા માંગીએ છીએ જેને આપણે ડિવાઇસ કરવા માગીએ છીએ અને જ્યાં આપણી પાસે ડેટા સ્ટ્રક્ચર્સ હોય ત્યાં અલ્ગોરિધમ્સ પણ હોવું જરૂરી છે તેથી સિમ્બલ્સની મેનીપુલેશન અલ્ગોરિધમ્સ દ્વારા કરવામાં આવશે અને તે અર્થમાં ત્યાં ફિજિકલ શબ્દ બંધબેસે છે કેમકે આપણે કેટલાક સિમ્બલ્સની મેનીપુલેશન કરવાની રીતો સારી રીતે વ્યાખ્યાયિત કરી છે જે કેટલાક કાયદાઓનું પાલન કરે છે આવશ્યકપણે કેવા પ્રકારનું નોલેજ છે જે આપણે આપણા માથામાં વહન કરીએ છીએ સરળ ભાષા એ કુદરતી ભાષા છે પ્રાકૃતિક ભાષા એ નોલેજનું પ્રતિનિધિત્વ કરવા માટે અને એ નોલેજને આવશ્યકરૂપે વિનિમય કરવા માટેનું એક માધ્યમ છે અલબત્ત તે એક વિનિમયના માધ્યમ તરીકે શરૂ કરવામાં આવી છે પરંતુ લોકો પુસ્તકો લખવા અને છાપવાના માધ્યમ તરીકે લે છે તે નોલેજનું પ્રતિનિધિત્વ કરવાનું એક સાધન પણ બન્યું જેથી કોઈ અન્ય વ્યક્તિ તેને અલગ સમયે વાંચી શકે આપણે શા માટે પ્રાકૃતિક ભાષાને નોલેજ માટેની રજૂઆત પદ્ધતિ તરીકે ઉપયોગમાં નથી લેતા મુખ્ય કારણ કે જે આપણે કદાચ પહેલાં ચર્ચા કરી છે તે એ છે કે તે અસ્પષ્ટ છે તે સમજવું સરળ નથી ભાષામાં એ નિશ્ચિતપણે કહેવું કે લોકો શું કહે છે તે સંભવ નથી કારણ કે આપણે એક જ વસ્તુ ઘણી બધી રીતે કહી શકીએ છીએ અને બીજું જો તમે કંઈક વ્યક્ત કરો છો જો તમે કંઈક બોલો ઉદાહરણ તરીકે જો હું કહું કે તેણી ટર્મિનલ તરફ ગઈ છે આ વાક્યથી મારો શું અર્થ થાય છે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી અથવા જો હું કહું કે તે ફરીથી બેંક તરફ ગયો છે તો મારો અર્થ શું છે તે સ્પષ્ટ નથી કારણ કે આ શબ્દો બેંક અને શબ્દો ટર્મિનલ 1 થી વધુ અર્થમાં હોય છે 1 કરતાં વધુ અર્થ જેમ કે કમ્પ્યુટર ટર્મિનલમાં લેબમાં ટર્મિનલ હોઇ શકે તેનો અર્થ એરપોર્ટમાં ટર્મિનલનો અર્થ પણ હોઇ શકે છે જેથી આપણે જાણતા નથી કે આપણે શું વાત કરી રહ્યા છીએ તેવી જ રીતે બેંકનો અર્થ નદી કાંઠો હોઈ શકે છે અથવા તેનો અર્થ કોઈ નાણાકીય સંસ્થા હોઈ શકે છે આ શબ્દો જેની પાસે જુદી જુદી સેન્સ હોય છે અને ક્રિયાપદનો અર્થ પણ જુદો છે આપણે સમય એક તીર ની જેમ જતો રહ્યોtime fly's like an arrow એક ઉદાહરણ જેની મને લાગે છે કે આપણે અભ્યાસક્રમની શરૂઆતની ચર્ચા કરી હતી તે જોયું કે તે એક વાક્ય છે જે આપણા માટે અસ્પષ્ટ લાગે છે પરંતુ જો તમે પૃષ્ઠભૂમિ સંદર્ભ વિના આને જોવો તો આપણે હંમેશાં માથામાં 1 કરતા વધારે પાસ નું વહન કરીએ છીએ અને આપણે તેમાંથી 1 અથવા 2 પર ચર્ચા કરી છે હું તમને તે ફરીથી જોવા માટે પ્રોત્સાહિત કરીશ પરંતુ વિવિધ કારણોસર પ્રાકૃતિક ભાષા નોલેજની રજૂઆતનું માધ્યમ હજી સુધી પ્રમાણિત નથી તેમ છતાં આખરે આપણે આશા રાખીએ છીએ કે આપણે પૂરતી ભાષા પ્રક્રિયા કરવાની સુવિધા સાથે આપણે મશીનો પ્રાપ્ત કરીશું આપણી અંગ્રેજીમાં હિન્દી તમિલ ભાષામાં વાત ક્ષમતા માટે તે ભાષામાં નોલેજનું પ્રતિનિધિત્વ કરવું પણ આવશ્યક છે તો પછી આપણને C કે પાયથન માં પ્રોગ્રામ કરવાની જરૂર નથી આવી કોઈ પણ બાબતમાં તમે ફક્ત તેમની સાથે અંગ્રેજીમાં વાત કરી શકો છો જે ભવિષ્યમાં આપણે રજૂઆત માટેની અન્ય પદ્ધતિઓ જોયું તેથી હું અહીં પ્રતિનિધિત્વ વિશે વાત કરી રહ્યો છું તે એક કુદરતી ભાષા હોઈ શકે છે આપણે જોયું નિયમ સિસ્ટમોનો અભ્યાસ કરતા પહેલાથી જ જોવામાં આવતા નિયમો આપણે કહ્યું હતું કે તમે જાણો છો કે તમે નિયમોના રૂપમાં હયુરીસટીક નોલેજ મેળવી શકો છો અને પછી તેનો ઉપયોગ કરો હકીકતમાં તે નિયમ બેઝ સિસ્ટમ્સમાં બહાર આવ્યું છે તે આવશ્યક રીતે પોતાને પ્રોગ્રામિંગ લેંગ્વેજ જેવું બની ગયું છે જ્યારે આપણે આયોજન વિશે વાત કરી રહ્યા હતા ત્યારે પણ આપણે આ નિયમોને સમાન કંઈક જોયું આયોજન ઓપરેટરો ના નિયમો પણ સમાન હતા ત્યાં એક સારી રીતે વ્યાખ્યાયિત ભાષા છે જેમાં તમે પૂર્વવર્તીતાઓનું વર્ણન કરી શકો છો અને પછી મૂળભૂત રીતે પૂર્વ શરતોને પછીની શરતો સાથે જોડવા માટે એક્શન છે એ આવશ્યકપણે સારી રીતે વ્યાખ્યાયિત ભાષા હતી આપણે વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરવાનો વ્યવસ્થિત આધાર મેળવવાની દિશામાં આગળ વધી રહ્યા હતા જેમાં વસ્તુઓનું પ્રતિનિધિત્વ કરવાની બીજી પદ્ધતિ હોઈ શકે છે ઉદાહરણ તરીકે આપણી પાસે કોષ્ટકો હોઈ શકે છે જેમ કે લોગ કોષ્ટકો મને નથી ખબર કે તમારામાંથી કેટલાએ લોગ કોષ્ટકોનો ઉપયોગ કર્યો છે પરંતુ જ્યારે હું એક વિદ્યાર્થી હતો ત્યારે તે પ્રાથમિક માધ્યમ હતા કે જેને તમારે તમારી પરીક્ષાઓમાં સાથે લઈ જવાના હતા જો તમે કેટલાક અત્યાધુનિક ગણતરી કરવા માંગતા હો તો તમારે લોગ ટેબલની જરૂર હતી અને કંઈક જેને સ્લાઇડ નિયમ કહેવામાં આવે છે તે પણ જોઈતા મને ખબર નથી કે તમે તેના વિશે સાંભળ્યું છે કે નહીં પરંતુ આ નોલેજનું પ્રતિનિધિત્વ કેટલાક અર્થમાં કરે છે પછી તે તમને કહે છે કે આ સંખ્યા માટે લોગરીધમ આ છે અને આ સંખ્યા માટે લોગરીધમ આ છે પછી આપણી પાસે સામાન્ય રીતે પ્રક્રિયામાં નોલેજ છે અને આવશ્યક પ્રોગ્રામમાં ઘણું નોલેજ છે જે આવશ્યક નથી તમે આઇગન મૂલ્યો અથવા આઇગન વેક્ટર્સની ગણતરી કરવા અથવા કોઈ સમીકરણના ઉકેલ શોધવા માટે એક પ્રોગ્રામ લખ્યો છે આ બધા પ્રોગ્રામ્સમાં નોલેજ છે જે તમારું નોલેજ છે તે પ્રોગ્રામમાં મૂકવામાં આવ્યું છે અને તેથી જ્યારે પ્રોગ્રામ મૂળ રૂપે ચાલે છે ત્યારે તે તમારા સૂચનોનું અમલ કરે છે મને ખબર નથી કે આપણે કોઈક વાર ચર્ચા કરી હતી કે આ દૃષ્ટિકોણ જે કોવલ્સ્કી રોબર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો કોવલ્સ્કી ઇમપેરીકલ કોલેજ લંડનમાં 1970 ના દાયકામાં તેને કોલેજમાં ભણાવવા માટે પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ કર્યો હતો તે પ્રોગ્રામિંગ લેંગ્વેજના શોધકોમાંનો એક શોધકો હતો તેણે કહ્યું હતું કે પ્રોગ્રામ એ લોજિક અને કંટ્રોલનું સંયોજન છે અને તેથી પ્રોગ્રામમાં 2 ઘટકો હોય છે 1 તે છે જેને તમે વ્યવસાય તર્ક અથવા ડોમેન તર્ક અથવા સમસ્યા હલ કરવાની વ્યૂહરચના કહો છો અને બીજો એ કંટ્રોલ છે કે પ્રોગ્રામમાં આવશ્યકપણે કયા નિવેદનો ચલાવવા જોઈએ તે નક્કી કરે છે તર્કશાસ્ત્ર પ્રોગ્રામિંગમાં કંટ્રોલનો મત એ છે કે તે કોઈ સિસ્ટમ પર છોડી દેવું જોઈએ મૂળભૂત રીતે તમે જોશો કે પ્રોલોગ ડેપ્થ ફર્સ્ટ સર્ચ કરે છે પરંતુ આપણે એક તફાવત જોયું છે જે સિસ્ટમ છે જે આગળની સાંકળ સિસ્ટમ છે જ્યાં તમે નિયમો લખો છો અને જે બધું તમે કહેવા માંગો છો તે નિયમોના સ્વરૂપમાં વ્યક્ત કરો તેથી આપણે નિયમો સાથે તર્કને જોડી શકીએ છીએ અને ઇન્ફર્ન્સ એન્જિનથી નિયંત્રણ કરી શકીએ છીએ તેથી આપણે આ નિયમોનું પ્રતિનિધિત્વ રજૂ કરવા માટે રેટ અલ્ગોરિધમ નો અભ્યાસ કરીએ છીએ અને પછી આપણે દર્શાવ્યું કે આ મેચ એક્ઝેક્યુટ સાઇકલને ફોરવર્ડ ચેઇનિંગ કરે છે અહી નિયંત્રણ ઇન્ફર્ન્સ એન્જિન પર છોડી દેવામાં આવે તમે ફક્ત તર્ક પ્રદાન કરો છો પરંતુ ઘણી વાર આપણાં C પ્રોગ્રામમાં ખાસ કરીને તમે જે પણ કઇ કરો છો તે પ્રક્રિયાની અંદર જડિત કરવામાં આવે છે જે બીજા નોલેજનું પ્રતિનિધિત્વ છે તમે કેવી રીતે તરવું તે જાણવાની અથવા સાયકલ કેવી રીતે ચલાવવી તે જાણવાની વાત કરો ત્યારે તમારા માટે તે નોલેજને સ્પષ્ટ કરવું અશક્ય છે કે આ તમે સાયકલ કેવી રીતે ચલાવી શકો છો જેથી તેને કેટલીક પ્રક્રિયામાં એમ્બેડ કરી રજૂ કરવામાં આવે છે આપણે આ અભ્યાસક્રમનું નોલેજ પણ વહન કરીએ છીએ અહી ન્યુરલ નેટવર્ક જેવી વસ્તુઓ છે જે મૂળભૂત રીતે વેઇટના સ્વરૂપમાં નોલેજને એન્કોડ કરે છે અને આપણે પહેલેથી જ નિરીક્ષણ કર્યું છે કે આ પેટા પ્રતીકાત્મક છે તે સ્પષ્ટ રજૂઆત છે પરંતુ ન્યુરલ નેટવર્કમાં કોઈ સિમ્બલ્સનો અર્થ સિમ્બલ્સ નથી મૂળભૂત રીતે ન્યુરલ નેટવર્કમાંની દરેક વસ્તુને આપણે વેઇટના સંદર્ભમાં કહીએ છીએ વેઇટ મૂળભૂત રીતે તમને જણાવે છે કે ન્યુરોન વચ્ચે શું જોડાણ છે આપણે આ સમયગાળાના બાકીના ભાગમાં રજૂઆત માટેની પદ્ધતિ જોતા હોઈશું હવે જ્યારે પણ આપણે રજૂઆત કરીએ છીએ ત્યારે તેનો ઉપયોગ શું છે પ્રતિનિધિત્વ જો આપણે તેની સાથે કંઇક ન કરી શકીએ તો રજૂઆતની સાથે તમારી પાસે તર્કની આવશ્યકતા હોવી આવશ્યક છે અને તર્ક બંને જરૂરી રીતે કરવા માટે ખૂબ સરસ આદાન પ્રદાન કરે છે તર્કશાસ્ત્ર એક બાજુ ભાષા સાથે અને બીજી બાજુ અનુક્રમણિકા આવશ્યક કાર્ય કરવાની ક્ષમતાની અનુક્રમણિકા સાથે સંકળાયેલ છે તેથી હું તેના તર્કમાં જતાં પહેલાં લોકો વિવિધ પ્રકારના તર્કશાસ્ત્ર શું છે તે અંગેની રૂપરેખા બનાવવાનો પ્રયત્ન કરવા માંગુ છું દરેકમાં સામાન્ય બાબત એ છે કે તર્ક વાક્યની એક મૂળભૂત એન્ટિટી છે જ્યારે તમે તર્કનો ઉપયોગ ભાષાની રજૂઆત તરીકે કરી રહ્યા હોવ ત્યારે તે વાક્ય છે તેથી આવશ્યક રૂપે લોજીક્સ બીજા એક સ્વરૂપમાં દાખલા વ્યક્ત કરવા માટે ઘડવામાં આવે છે કેટલાક વાક્યો કંઈક એવું સિદ્ધાંત છે કે જે સાચા કે ખોટા છે અથવા જે સાચા અથવા ખોટા કંઈપણ હોઈ શકે છે જે સૈદ્ધાંતિક રીતે એક વાક્ય અને તર્ક છે વિવિધ તર્કશાસ્ત્ર એ વાક્યોની વિવિધ કેટેગરીનું પ્રતિનિધિત્વ કરવા માટેનું તેમની સાથે આવશ્યક કારણો માટેનું ઉપકરણ છે તો સાચા કે ખોટા હોઈ શકે તેવા કોઈ વસ્તુનો અર્થ તમારો શું છે જો હું કહું છું કે તમે કૃપા કરીને મને હવે કોઈ પુસ્તક ધિરાણ આપી શકો છો જે તર્કના અર્થમાં કોઈ વાક્ય નથી કારણ કે તે એવું નથી જે સાચું છે કે ખોટું તે મૂળભૂત રીતે કહેવાની વિનંતી અથવા આવશ્યક નિવેદન છે તમે મારા માટે આવશ્યકરૂપે કંઈક કરી શકો છો અથવા તે પ્રશ્નાર્થ ચિહ્ન હોઈ શકે છે તેથી પ્રશ્નાર્થ ચિહ્નો વાક્યો નથી જો હું કહું કે તમારું નામ શું છે તે એવું નથી કે જે સાચું અથવા ખોટું છે તેથી તે તર્કસંગત વાક્ય નથી કે તે સત્ય અથવા ખોટા મૂલ્યને સોંપી શકાતું નથી અથવા જો હું કહું છું કે કૃપા કરીને મને એક ગ્લાસ પાણી આપો તો તે વાક્ય નથી કે તે વિનંતી અથવા આવશ્યક નિવેદન છે તે બાબતો કોઈ પણ વાક્ય નથી જે સિદ્ધાંતમાં સત્ય અથવા ખોટી કિંમત સોંપી શકાય તેવું વાક્ય છે જો હું કહું કે તે શા માટે ચેસમાં જીતે છે અથવા શા માટે તે હંમેશા ચેસમાં જીતે છે અને આનો અર્થ એ છે કે જ્યારે બંને પક્ષો સંપૂર્ણ રીતે રમે છે ત્યારે તે એક વાક્ય છે જે મને ખબર નથી કે આ વાક્યો સાચા છે કે ખોટા કારણ કે આપણે જ્યારે ચેસ ગેમ ટ્રી ની વાત કરી ત્યારે ચર્ચા કરી કે આપણે તેને હલ કરવાની કોઈ આશા નથી ખૂબ નજીકના ભવિષ્યમાં તો નહીં જ આપણે આવા વાક્યો બનાવી શકીએ છીએ જેની કિંમત આપણે નિર્ધારિત કરી શકતા નથી પરંતુ જો આપણે કહીયે કે ચંદ્ર લીલા ચીઝથી બનેલો છે તો તે વાક્ય પણ યોગ્ય છે પરંતુ આ કિસ્સામાં તમે એકદમ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું છે કે તે એક વાક્ય છે જે ખોટું છે તેથી વાક્યો જે તે વસ્તુઓ છે જે સાચી કે ખોટી હોઈ શકે છે હવે ત્યાં વિવિધ પ્રકારની ભાષાઓ છે તેથી સરળ પ્રકારની ભાષા એક વાક્યને એક એકમ તરીકે વર્તે છે તેથી જો હું કહું છું કે પૃથ્વી સપાટ છે તો તે એક એકમ છે અને સરળ પ્રકારની તર્કશાસ્ત્ર અથવા તર્કશાસ્ત્ર ભાષા જેને આપણે પ્રોપ્રોજીશનલતર્ક તરીકે ઓળખીએ છીએ તે વાક્યને અવિભાજ્ય એકમ તરીકે વર્તે છે જે તમે વાક્યની અંદર જોઈ શકતા નથી તમે કહી શકતા નથી કે આ એક પૃથ્વી કહેવાતી કંઈક વિશે વાત કરી રહ્યો છે અને પ્રોપર્ટી કોલ વિશે માંગ કરી રહી છે તે ફક્ત કહે છે કે આ થોડું વાક્ય છે અને સામાન્ય રીતે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ અને આપણે આ સિમ્બોલ સાથે પરિચિત હોવા જોઈએ જેમ કે p નો અર્થ એ છે કે પૃથ્વી આવશ્યક રૂપે સપાટ છે અથવા હું કહી શકું છું કે સોક્રેટીસ માણસ છે આ પ્રોપ્રોજીશનલતર્કનું એક વાક્ય છે હું તેની અંદર જોઈ શકતો નથી ફક્ત તે કંઈક છે અને ત્યાં જ હું ચોક્કસપણે સત્ય મૂલ્ય સોંપવા માંગું છું હું કહી શકું છું કે આ પણ પ્રોપ્રોજીશનલતર્કમાં છે તેને q કહી શકું છું અને હું આ r અથવા p1 p2 કહી શકું છું અને તેથી આગળ અને આપણે વાક્યોની અંદર જોઈ શકતા નથી તેથી એક તર્ક જેમાં તમે વાક્યની અંદર ન જોઈ શકો અથવા વાક્ય હતા તે અણુ એકમ છે તેને પ્રોપ્રોજીશનલતર્ક કહેવામાં આવે છે અને પછી આપણી પાસે તાર્કિક જોડાણો છે તેથી આપણે કહી શકીએ કે પૃથ્વી સપાટ છે કે સોક્રેટીસ એક માણસ છે અથવા પૃથ્વી સપાટ છે તેનો અર્થ એ છે કે સોક્રેટીસ એક માણસ છે તમે આ પ્રકારની બધી બાબતો કરી શકો છો તમે સંયુક્ત વાક્યો રચવા માટે વાક્યોને જોડી શકો છો આપણે વાક્યરચના જોશું અને મને ખાતરી છે કે તમે તેનાથી પરિચિત છો આવા તર્કશાસ્ત્રને પ્રોપ્રોજીશનલતર્ક કહેવામાં આવે છે હવે આ 2 નિવેદનો તર્કશાસ્ત્રનો અભ્યાસ કરનારા કોઈપણ માટે જાણીતા છે કારણ કે તે એક સાથે કેટલાક એવા પ્રાચીન ઉદાહરણો રજૂ કરે છે કે લોકો તર્કમાં ગ્રીક કાળથી ઉપયોગ કરે છે તેથી જ આપણી પાસે એરિસ્ટોટલ શબ્દ છે સોક્રેટીસ અને તર્ક ભાગ કહે છે કે જો તમે આ જાણો છો અથવા જો આ સાચું છે અને જો તમે આ જાણો છો અને અથવા બીજા શબ્દોમાં કહીએ તો આ સાચું છે આપણે આ શબ્દ એકબીજા સાથે બદલીશું પછી તમે અનુમાન કરી શકો છો કે સોક્રેટીસ નશ્વર છે તેથી આ તર્ક આપનારી પાર્ટી છે અને આ તર્કના તર્કથી અમારો મતલબ એ છે કે જો તમને ખરો નિવેદનોનો અમુક સમૂહ ખબર હોય અથવા તમે માનો છો કે સાચું છે અથવા તે સાચું છે તો પછી તમે અનુમાન લગાવી શકો કે ત્યાં અન્ય નિવેદનો છે જે સાચ છે કોઈક કહે છે કે સોક્રેટીસ એક માણસ છે અને કોઈ તમને કહે છે કે બધા પુરુષો નશ્વર છે તો પછી એરિસ્ટોટલ શું હોવું જોઈએ તેવું હતું કે તમારે સુનિશ્ચિત કરવું જોઈએ કે સોક્રેટીસ અનિવાર્યપણે નશ્વર છે અને આ તર્કનું આ વિશિષ્ટ સ્વરૂપ અથવા આ ચોક્કસ લોલને એક સિલેઓઝિઝમ કહેવામાં આવે છે આપણે અહીં તર્કશાસ્ત્રના ઇતિહાસમાં ખૂબ જઇશું નહીં પરંતુ આપણે ફક્ત ધ્યાનમાં રાખીએ છીએ કે ગ્રીક સમયમાં પણ આ હતું હકીકતમાં તર્ક એ તે પ્રેરણા છે કે જેના માટે તર્કશાસ્ત્ર આવશ્યકરૂપે પ્રથમ સ્થાને જાળવી રાખીને કારણ કે લોકો એમ કહેવા માંગતા હતા કે આપણે નિવેદનની સત્ય કિંમત વિશે આવશ્યકપણે દલીલ કરવા માંગતા નથી જો તમને ખબર હોય કે કંઈક સાચું છે અને કંઈક બીજું સાચું છે અને કંઈક બીજું સાચું છે તો આપણે એવું નક્કી કરી શકવું જોઈએ કે કંઈક બીજું આવશ્યકરૂપે સાચું છે તેથી તે અર્થમાં તર્ક એ તર્કના વિશિષ્ટ સ્વરૂપ સાથે સંકળાયેલ છે જેને કપાત કહેવામાં આવે છે અને આપણે આ પર ફરીથી આવીશું પરંતુ માત્ર કપાત દ્વારા પ્રારંભ કરવા માટે આપણો અર્થ એ છે કે અહી નિર્દેશો બનાવવામાં આવે છે જે આવશ્યકપણે જરૂરી છે તેથી કે જો પરિસર અથવા આપેલ અક્ષરો સાચા હોય તો નિષ્કર્ષ આવશ્યક સાચું હોવું આવશ્યક છે તે તર્કના પ્રકારો સાથે સંબંધિત છે જે તમને સાચા નિવેદનથી વધુ સાચા નિવેદનો તરફ લઈ જાય છે તે એક વિશ્વસનીય મજબૂત મિકેનિઝમ છે જો તર્ક જો કોઈ તર્કશાસ્ત્ર મશીન અને આપણે તે વિશે વાત કરીશું તો કહે છે કે આ વાક્ય સાચું છે તો પછી તમે કોઈ કારણ વિના તે માનવા માટે સમર્થ હોવા જોઈએ પરંતુ એવા કારણો પણ છે કે જે આપણે ઘણીવાર આપીએ છીએ જે હંમેશાં સાચા હોતા નથી ઉદાહરણ તરીકે એક અનુભવમાં હંમેશા દાખલાઓ અને તારણોમાં કેપ્ચર કરવામાં આવે છે તેથી તમે તે વાદળો જોશો અને તમે કહો છો કે હવે વરસાદ પડે તેવી સંભાવના છે આ તમારું તારણ છે પરંતુ તે સાચું ન પણ હોય શકે કારણ કે તમે જાણતા નથી કે આમાં શું બનવાનું છે તે તાર્કિક નથી જે તમે કરી શકો છો તે આવશ્યક નથી જો આપણે વધુ સ્થાનિક ઉદાહરણ લઈએ તો જો હું કહું કે આ વિદ્યાર્થીઓની સહી મારી શીટ પર છે પછી તે વર્ગમાં હાજર છે તે જાણવું તે વિશ્વસનીય નિષ્કર્ષ નથી તે આવશ્યકપણે આ તર્કના પ્રકારો છે જે આવશ્યકપણે કપાત કારક નથી અને આપણે કપાત કરીએ છીએ તેમ છતાં આપણે અન્ય પ્રકારનાં તર્કના અન્ય પ્રકારો દાખલા તરીકે કરીએ છીએ અને આખું મશીન લર્નિંગ જનરલાઇઝેશન સાથે કામ કરે છે તમે તેના ઉદાહરણો જુઓ છો તમે જ્યારે એક પાંદડા તરફ જુઓ છો પછી તમે બીજા પાંદડા તરફ જોશો અને પછી તમે ત્રીજા પાંદડા પર જુઓ છો અને પછી તમે કોઈ નિષ્કર્ષ પર આવો છો કે બધા પાંદડા લીલા છે તે એક પ્રકારનું અનુમાન છે જે આવશ્યકપણે કપાત કરતું નથી અથવા તમે કાગડો જોશો અને તમે જોયું કે કાગડો ઉડી શકે છે અને તમે જુઓ છો કે ચકલી પણ ઉડી શકે છે તમે એક પોપટ જોશો પોપટ ઉડી શકે છે અને તમે એક નિષ્કર્ષ પર આવો છો કે બધા પક્ષીઓ આ ઉડાન ભરી શકે છે તે સામાન્યીકરણનું એક પ્રકાર છે તે શીખવાનું એક પ્રકાર છે તમે કહી શકો છો પરંતુ તે સ્પષ્ટ નથી ઉદાહરણ તરીકે એવા પક્ષીઓ છે જે પેંગ્વિન ઉડી શકતા નથી તેથી તર્કના અન્ય પ્રકારો છે જે આપણે બધા સમય કરીએ છીએ અથવા નિદાનની પ્રક્રિયાને જુએ છે આપણે તાજેતરમાં સુસંગતતાની ચકાસણીની પ્રક્રિયા દ્વારા નિદાન કરવાનું ઉદાહરણ જોયું પરંતુ આપણે એમ કહી શકીએ નહીં કે આપણે જે નિષ્કર્ષ કાઢયો છે તે વાસ્તવિક દોષ છે કારણ કે વાસ્તવિક દુનિયામાં દોષ એ એક લક્ષણનું કારણ બને છે કંઈક ખોટું થયું છે અને તેથી આપણે ખોટા થઈ ગયા હોવાના લક્ષણો જોઇ શકીએ છીએ પરંતુ નિદાનમાં આપણે આ બીજી દિશામાં આગળ વધીએ છીએ આપણે એક લક્ષણને જોતા હોઈએ છીએ અને આપણે કોઈ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ અથવા આપણે માર્ગ નિર્દેશ કરી શકીએ છીએ કે આ એક દોષ આવશ્યક છે અને આ જરૂરી નથી કે તે યોગ્ય છે તેથી જો તમે પાછા જાઓ ઉદાહરણ તરીકે કે આપણે ગુણાકારને એક સંપાદક તરીકે જોયું આપણે નિષ્કર્ષ કાઢી શક્યા હોત કે 1 ઉમેરનાર ખોટું હતું અથવા તમે નિષ્કર્ષ કાઢી શકો કે 1 બહુવિધ ખોટું થયું છે તેમાંથી કોઈ પણ હકીકતમાં સાચું હોઇ શકે આપણે તો એમ પણ કહી શકીએ કે વસ્તુઓનું મિશ્રણ ખોટું થઈ શકે છે તેમાંથી કોઈ પણ સાચું હોઇ શકે અને આગળની તપાસ કર્યા વિના આપણે વધુ સ્પષ્ટ નિવેદન આપી શકતા નથી દવા આ પ્રકારના તર્કથી ભરેલી છે કે તમે લક્ષણોને જુઓ છો અને તમે જે કરો છો તેનાથી તમે સમજો છો તમને તાવ આવે છે જે તમને સાંજથી કંપાય છે અને તમે કોઈ તારણ પર જાઓ છો કે તમને મલેરિયા છે હવે આ કપાત નથી તે જરૂરી નથી આપણે કપાત માટે તર્કમાં રસ ધરાવીએ છીએ કે આપણે આ તર્કશાસ્ત્ર મશીનરીનો ઉપયોગ કરીને કે ઉત્પન્ન કરીએ છીએ તે નિવેદનો આવશ્યકરૂપે સાચા હોવા જોઈએ અને તે પ્રેરણાની આસપાસ આવશ્યકપણે તર્કશાસ્ત્ર બાંધવામાં આવ્યા છે હવે પ્રોપ્રોજીશનલતર્કમાં હું આ 2 નિવેદનો લઈ શકતો નથી અને હું તે નિષ્કર્ષ પર પહોંચવા માટેની કોઈ પદ્ધતિનો ઉપયોગ કરી શકતો નથી કારણ કે તે માટે જોડાણ બનાવવું એટલું સરળ નથી આપણે ઉચ્ચ તર્ક અથવા વધુ વર્ણનાત્મક તર્ક પર જવું પડશે જેને પ્રથમ ઓર્ડર તર્ક તરીકે ઓળખવામાં આવે છે અને આપણે ચેપગ્રસ્ત લોકોનો મોટાભાગનો સમય પ્રથમ ક્રમમાંના તર્કમાં પસાર કરીશું પ્રથમ ક્રમમાં તર્કમાં આપણે વાક્યને ભાગોમાં વહેંચીએ છીએ આપણે શબ્દને બધાથી અલગ રાખીએ છીએ આપણે પુરુષો શબ્દ અલગ રાખીએ છીએ આપણે પ્રાણ શબ્દને અલગ રાખીએ છીએ અને તેમની વચ્ચેનો જોડાણ અલગથી રાખીએ છીએ આપણે વાક્ય તોડીએ છીએ અને પરિણામ સાથે રજૂ કરીએ છીએ જે પછી આપણે વિશેષ કારણ આપી શકીએ છીએ તેથી આપણે શું કહીશું કે પુરુષો એ વર્ગ છે અને મોરલ એ બીજો વર્ગ છે અને જો માણસ ને કઈં થાય તો મોરલ ને પણ થાય છે કારણ કે સોક્રેટી એક માણસ છે પછી સોક્રેટીસ આ કારણ છે પરંતુ આ કરવા માટે આપણને પ્રથમ ઓર્ડરના તર્કની આ મશીનરીની જરૂર છે હવે આ તર્કની હકીકત એ છે કે જેટલી અભિવ્યક્ત ભાષાનું તમે ઉપકરણ કરો તેટલું જટિલ અભિવ્યક્તિની સાથે કમ્પ્યુટેશનલ જટિલતા વધે છે તે જરૂરી કારણસર ગણતરી કરવી જરૂરી છે તમારામાંના કેટલાકએ અધૂરાપણાના પ્રમેય વિશે વાંચ્યું હશે આપણે તેના પર પછીથી પાછા આવીશું જો આપણને સમય મળે કે જો ભાષાઓ પૂરતી અભિવ્યક્ત હોય તો એવા નિષ્કર્ષ આવે છે કે જે તાર્કિક મશીનરી તે અર્થમાં કરી શકતા નથી તે આવશ્યકરૂપે અપૂર્ણ છે તેથી આપણે સંપૂર્ણતા વિશે વાત કરીએ છીએ જ્યારે આપણે શોધ વિશે વાત કરીશું ત્યાં તર્કની પૂર્ણતાની સમાન કલ્પના એ છે કે તે સાચું નિવેદન બહાર આવે છે તે હકીકત આપવામાં આવે છે ત્યાં મારી મશીનરી સાચા નિવેદનમાં પહોંચવા માટે સક્ષમ છે કે નહીં તે સંપૂર્ણતાની કલ્પના છે અને 1931 માં બીજું શું બતાવ્યું જે પૂરતી ભાષાઓ સુધી પહોંચે તે પૂર્ણતાને ક્યારેય મંજૂરી આપશે નહીં તેથી ભાષા સુધી જવું વધુ મુશ્કેલ છે અને મોટાભાગની ગણતરીઓ જે આપણે કરીએ છીએ તે પ્રોગ્રામ શામેલ છે જેમાં આપણે સી પ્રોગ્રામ લખીએ છીએ તે આવશ્યકપણે પ્રથમ ક્રમમાં તર્કની શ્રેણીને અનુસરી શકે છે અને તે ચલો હોવા અને એ ચલોનો ઉપયોગ કરી ને લૂપ જેવી વસ્તુઓ લખવામાં સમર્થ હોવા દ્વારા વર્ગીકૃત થયેલ છે આપણે તેને થોડુંક પછીથી ઑપચારિક બનાવીશું પરંતુ આપણે ત્યાં બીજા પ્રકારનાં વાક્યો પણ છે જેની આપણે વાત કરી શકીએ છીએ તેથી આપણે ત્યાં 2 ફોર્મ્સ લોજિક પ્રપોઝિશનલ લોજિક અને પ્રથમ ઓર્ડર લોજિક જોયું છે જેને બીજી ક્રમની તર્ક કહેવામાં આવે છે પરંતુ જો હું કહું છું કે નિશા ઉંચી છે હવે આ સિદ્ધાંતનું નિવેદન છે હું આને સાચું મૂલ્ય આપી શકું છું કે આ સાચું છે આ હું કહી શકું કે આ સાચું વાક્ય છે અથવા આ ખોટું વાક્ય છે પરંતુ પ્રશ્ન એ ઉભો થાય છે કે હું ક્યારે કહી શકું છું કે આ વાક્ય સાચું છે તેથી તર્કશાસ્ત્ર પણ આપણે ચિંતા કરીશું કે અર્થશાસ્ત્ર સાંકળશે કે આ વાક્ય આવશ્યક રૂપે ક્યારે સાચું છે હવે આ પ્રકારના વાક્યોથી મુશ્કેલી એ છે કે જો હું કોઈ નિયમ બનાવવા માંગું છું તો કહે છે કે જો તમારી પાસે ઊંચાઇ 6 ફુટથી વધુ છે તો તમે ઉંચા છો જો તમારી ઊંચાઈ 6 ફુટથી ઓછી હોય તો તમે ઉંચા નથી પછી મને આ સમસ્યા છે કે તમે જાણો છો કે કોઈકની ઊંચાઈ 5 ફુટ 11 ઇંચ છે અને અડધા ઇંચના લીધે તે વ્યક્તિ ઉંચા નથી અને જ્યારે તમે વાસ્તવિક વિશ્વના ડોમેન્સનું મોડેલ બનાવવાનો પ્રયાસ કરી રહ્યાં હોવ ત્યારે કોઈ માત્ર 6 ફુટ ઉંચું હોય તો તે સમસ્યાઓ તરફ દોરી જાય છે અને તેમની સાથે તર્ક આપી શકો છો જો તમે ઊંચાની જેમ ગરમ જેવા ગુણધર્મો વિશે વાત કરવા માંગતા હો તમે ખરેખર શું અર્થ કરો છો જ્યારે કોઈ કહે છે કે આ રૂમ હૂંફાળો છે બીજા કોઈને લાગે છે કે એ હૂંફાળો નથી એ હકીકત છે કે આ વ્યક્તિલક્ષી તફાવત છે આપણે ગરમ તાપમાન કયા તાપમાનથી શરૂ થાય છે તે ખબર નથી જો તે 30 ડિગ્રી સેન્ટિગ્રેડથી વધુ હોય તો તે ગરમ હોય છે અથવા તે 35 ડિગ્રીથી વધુ પણ હોય જે વાસ્તવિક પ્રશ્ન છે શું આપણે ચોકસ સરહદ દોરીને વસ્તુઓને ગરમ છે કે નહીં તેમાં વહેંચી શકીએ અને તેમાથી ફ્જી લોજિક આવ્યું તે વિશે તમે સાંભળ્યું જ હશે જે અસ્પષ્ટ તર્ક જે આપણે અહીં વાપરી રહ્યા છીએ તેનાથી અલગ છે આ 2 મૂલ્ય છે જેને આપણે ક્લાસિક તર્ક કહીએ છીએ અને એ તર્કશાસ્ત્ર દ્વારા આપણે કહીએ છીએ પરંતુ ઓછા અર્થમાં 2 મૂલ્યવાન તર્કમાં આ આપણા કિસ્સામાં 2 મા થી 1 મૂલ્ય લઈ શકે છે જેને આપણે સાચું અને ખોટું કહીએ છીએ પરંતુ તે ફક્ત આપણી પોતાની સગવડ માટે છે પરંતુ લોકોએ બહુ મૂલ્યપૂર્ણ તર્કશાસ્ત્ર વિશે વિચાર્યું છે જેમાં તમારી પાસે સાચા ખોટા નથી જાણતા એમ 3 મૂલ્યો છે આ ત્રીજા મૂલ્ય નો લોકોએ લોજિસ્ટ્સમાં અસ્પષ્ટ તર્ક માટે કર્યો છે તેથી 2 મૂલ્યના તર્કશાસ્ત્રમાં વાક્યો સાચા છે અથવા તે ખોટા છે અને તે છે કે આપણે આ જેવા વાક્યના અર્થપૂર્ણ શબ્દો કહીશું કે જો તમે કાં નશ્વર છે તે વસ્તુઓના સમૂહ સાથે જોડાયેલા છો અથવા તમે વસ્તુઓના સમૂહ સાથે જોડાયેલા નથી જે નશ્વર છે તેના વિશે ઝાડેહે કહ્યું હતું કે તમે આવા સેટ સાથે કેમ કામ કરવા માંગો છો તે જાણો છો કે તમારી પાસે સમૂહ મેમ્બરશિપની કલ્પના છે અથવા વિશેષતાઓનું કાર્ય કે તમે અમુક મુદ્દાને વ્યાખ્યાયિત કર્યા હોવા જોઈએ તે ફક્ત 0 અથવા 1 ને શા માટે મેપ કરી રહ્યું છે તે કેમ 0 7 અથવા 0 8 તે કંઈક પર મેપ કરી શકતું નથી અને ઝદેહે કહ્યું કે ઉદાહરણ તરીકે જો હું ઉંચાઈને વ્યાખ્યાયિત કરવા માંગુ છું અને આ ઉંચાઈ છે તો મારે આવું કંઈક વ્યાખ્યાયિત કરવા સક્ષમ હોવું જોઈએ જ્યારે તે 1 થઈ જાય છે પરંતુ એવા પણ ક્ષેત્રો છે જ્યાં તમારી પાસે આ સમૂહને લગતી વિવિધ પ્રતિબદ્ધતા છે તેથી ફઝિ લોજિક એ ફઝિ સેટ પર થી આવે છે અને અને ક્લાસિક લોજિક સ્પષ્ટ સેટથી આવે છે જેમાં મેમ્બરશિપ 0 થી 1 ની વચ્ચે હોય છે તેથી જો તમે આ ઉંચાઈ ધરાવતા હો તો તમે આ ઉંચા લોકોના સમૂહનું મેમ્બરશિપ બતાવી શકો છો અને અહી અન્ય પ્રકારનાં તર્ક છે જે અનિશ્ચિતતા સાથે વ્યવહાર કરે છે ઉદાહરણ તરીકે જો હું કહું કે ટ્વિટી એ પક્ષી છે તો હું અનુમાન લગાવી શકું છું કે ટ્વિટી ફ્લાય કરી શકે છે પરંતુ કોઈ તમને બતાવવા માટે કેટલાક પુરાવા આપશે કે ટ્વિટી ઉડતું નથી કોઈ તમને કહે છે કે ટ્વિટી એક પક્ષી છે અને તમે કહો છો કે ટ્વિટી ઉડી શકે છે અને પછી કોઈ તમને કહે છે કે ટ્વિટી પેન્ગ્વીન છે પછી તમને ખ્યાલ આવે છે કે પેન્ગ્વિન ઉડાન કરી શકતા નથી પછી તમે આ અનુમાન કરી શકો પરંતુ મોટાભાગનો સમય આપણે અનુમાન લગાવીએ છીએ જેના પર તર્ક થાય છે આપણે કેન્ટીનમાં જઈએ છીએ અને માની લઈએ છીએ કે મને ત્યાં ચા મળશે કે કેન્ટીન ખુલ્લી હશે અથવા હું એવું કહી શકું કે મારી સાયકલમાં અહીં તમામ પ્રકારની વસ્તુઓ છે આપણે માનીએ છીએ કે જેમાં આવશ્યકરૂપે તર્ક થઈ શકાય છે તેવી જ રીતે આપણે જો બધા જ વિદ્યાર્થીઓ તેજસ્વી હોય તેવા નિવેદનોનો ઉપયોગ કરી અને જો હું એવું કહીશ તો પછી કોઈક વ્યક્તિ આવે છે અને મને દેશના કોઈક ખૂણામાં 1 વિદ્યાર્થી બતાવે છે જેનું તેજસ્વી ન હોય તો તે નિવેદન આવશ્યકપણે ખોટું થઈ જાય છે કારણ કે જ્યારે હું કહું છું કે બધા વિદ્યાર્થીઓ તેજસ્વી છે તેનો અર્થ એ છે કે દરેક વિદ્યાર્થીઓ એટલે કે દરેક વ્યક્તિ જે વિદ્યાર્થી છે તે તેજસ્વી હોવો જોઈએ હવે જો કોઈ 1 વ્યક્તિ તે ચેન્નઈમાં ન હોય તેવા બતાવે જે તેજસ્વી નથી તો પછી મારું નિવેદન હવે રહ્યું નહીં જેનો અર્થ એ કે કોઈ નિરીક્ષણનો અર્થ એ છે કે મારે તે નિવેદનને એક આધાર તરીકે બનાવવામાં આવશે તેથી જો હું કહું છું કે આઈઆઈટીના વિદ્યાર્થીઓ ગોલ્ડ મેન સચમાં જઇને નોકરી લે છે જ્યાં તેજસ્વી અથવા કંઈક એવું છે કે જેમાં નિવેદનો સાથે દલીલ કરવાની ક્ષમતા છે જેમાં તમને સંપૂર્ણ વિશ્વાસ નથી તો તેમાં અનિશ્ચિતતા છે અને પછી તેમની સાથેનું કારણ આપણા માટે ખૂબ મહત્વનું છે આપણે તેનો દરેક સમય ઉપયોગ કરીએ છીએ અને આપણે તે માટે મિકેનિઝમ્સ વિકસિત કરવી જોઈએ અને કેટલીક બાબતો જેનો આપણે આ અભ્યાસક્રમમાં અભ્યાસ કરીશું નહીં જે મૂળભૂત તર્કશાસ્ત્ર અને મૂળભૂત તર્ક જેવી વસ્તુઓ છે પછી આપણે અન્ય પ્રકારના નિવેદનો કરીએ છીએ તેથી આપણે આ પ્રકારનું નિવેદન આપવા માંગીએ છીએ જે કહી શકાય કે આપણે આ રૂમમાં બેઠા છીએ અને આપણે અહીં કેટલાક અવાજો કરીએ છીએ અને પછી આપણે અનુમાન કરીએ છીએ કે આપણે નિવેદનો કરીએ છીએ કે તે વરસાદ થઈ રહ્યો છે જોકે આપણે ખબર નથી કે વરસાદ પડે છે કે નહીં પરંતુ આપણે એક નિવેદનમાં કહી શકીએ કે સંભવત વરસાદ પડી રહ્યો છે કે તમે પેટા વાક્યના સત્ય મૂલ્યો માટે શું અર્થ કરો છો તમે આવા વાક્યના સત્ય મૂલ્ય નું મૂલ્યાંકન કેવી રીતે કરશો જો હું કહું છું કે વરસાદ પડી રહ્યો છે તો તમે બહાર જઇ અને બહારની વિંડો જોઈ શકો છો અને કહી શકો છો કે વિધાન સાચું છે કે નિવેદન ખોટું છે પરંતુ આવા નિવેદન વિશે શું તે સંભવત વરસાદ થઈ રહ્યો છે એવી જ રીતે જો તમે કહો છો કે તે રૂમમાં સૂઈ રહ્યો છે તેથી ચોક્કસપણે તમે આ વિશેષ કિસ્સામાં તમે જઈ શકો છો અને તપાસ કરી શકો છો કે વ્યક્તિ તેના રૂમમાં સૂઈ રહ્યો છે અને પછી તમારી પાસે નવું નિવેદન હોઈ શકે છે જે કહે છે કે તે તેના ઓરડામાં સૂઈ રહ્યો છે પરંતુ તમે નિવેદન વિશે શું કહી શકો કે તે તેના રૂમમાં સૂઈ રહ્યો છે તે છે તે સાચું નિવેદન અથવા ખોટું નિવેદન છે હવે મને ખબર નથી હોતી કે જ્યારે તમે સાચું નિવેદન કહો છો ત્યારે તમારો અર્થ શું છે તેથી તમારે જ્યારે તે સાચું નિવેદન છે ત્યારે તમે થોડી કાળજી લેવી પડશે તો પછી એકએ શું કહેવું જોઈએ કે ત્યાં સંભવિત વિશ્વ છે તેથી જો તમે માની લો કે જે બધું તમે જાણતા નથી તે આપણી પાસે ફક્ત વિશ્વ વિશેના નોલેજ વિશે આવશ્યક છે પછી જો સંભવિત વિશ્વ અથવા શક્ય વિશ્વ અથવા સુસંગત વિશ્વ હોય જેમાં તે નિવેદન સાચું હોવું જોઈએ તો આપણે આવા નિવેદનને આવશ્યક રૂપે સાચું હોવાનું સ્વીકારી શકીએ આની અત્યારે ચર્ચા કરવી થોડી સરળ નથી પરંતુ આપણી પાસે આ વાત છે કે જે સંભવત સાચી છે હકીકતમાં તે એક સંપૂર્ણ તર્ક છે જે આવશ્યકતા અને શક્યતાઓના નિવેદનો વિશે વાત કરવા માટે ઘડવામાં આવે છે ઉદાહરણ તરીકે તમે તે નિદાનમાં કહી શકો છો કે સંભવ છે કે તેને મલેરિયા છે અને આ તર્કશાસ્ત્ર જેને મોડલ લોજિક કહેવામાં આવે છે તે 1 ને આ જેવા નિવેદનો વિશે વાત કરવાની મંજૂરી આપે છે આપણી પાસે મોડેલ ઑપરેટર્સ છે અને ત્યાં ખાસ કરીને 2 ઓપરેટરો છે જેને ડાયમંડ ઑપરેટર કહેવામાં આવે છે આ મોડેલ લોજિક સમુદાયમાં પ્રમાણભૂત વપરાશ છે અને બીજાને બોક્સ ઑપરેટર કહેવામાં આવે છે અને જો તમે ડાયમંડ p માં નિવેદન લખો છો તો તેનો મૂળભૂત અર્થ એ છે કે p આ કંઈક નિવેદન છે ઉદાહરણ તરીકે પૃથ્વી સપાટ છે જો હું કહું છું ડાયમંડ p તેનો અર્થ એ છે કે પૃથ્વી આવશ્યકરૂપે સપાટ છે મારી પાસે આને વ્યક્ત કરવા માટેની એક ભાષા છે અને પછી તેમની પાસે તર્ક કરવાની મિકેનિઝમ છે જે આ પ્રકારનું નિવેદન કરે છે એક વિશેષ પ્રકારનાં મોડલ લોજિક એ ટેમ્પોરલ લોજિક છે જ્યાં તમે સમય સાથે કામ કરો છો અને તમે ભવિષ્ય વિશે વાત કરો છો હવે તમે જાણો છો કે બધા સમયે આપણે નિશ્ચિત નિવેદન આપી શકીએ નહીં તેથી જો વિશ્વમાં આકાશ વાદળછાયું હોય તો તમે કહી શકો છો કે ભવિષ્યમાં તે શક્ય બનશે પરંતુ ટેમ્પોરલ તર્કશાસ્ત્ર સમય સાથે વધુ બંધાયેલા છે આપણે આવા નિવેદનો આપી શકીએ છીએ કે જો તમે તમારા ટેબલ પર બરફનો બ્લોક છોડી દો તમે નિવેદન આપી શકો છો કે ભવિષ્યમાં કોઈક વાર એવો સમય આવશે જ્યારે બરફ ભોજન સુધી ત્યાં રહેશે નહીં તમે કહી શકો કે જો તમે પ્રોક્સીની અંદર રહેશો તો તમે ગ્રેડ મેળવશો અલબત્ત આજે નહીં બીજા પ્રકારનાં લોગ ટેમ્પોરલ લોજિક્સ નીચેના નિવેદનો સાથે વ્યવહાર કરે છે કે જ્હોન કંઈક જાણે છે તેથી જ્હોન જાણે છે કે પૃથ્વી ગોળ છે હવે આ વિધાનને જુઓ આ વાક્યમાં એક વાક્ય શામેલ છે તેથી તે પ્રથમ વસ્તુ છે કે તમે આ વાક્ય જોવો કે પૃથ્વી ગોળ છે અને મારી પાસે અહીં p છે તો ચાલો હવે આપણે આને p1 કહીએ આ વાક્યમાં હું જે કહું છું તે તે છે કે જ્હોન p 1 ને જાણે છે તેથી આવા તર્કશાસ્ત્રને એપિસ્ટેમિક લોજિક કહેવામાં આવે છે અને હું મૂળરૂપે આ નિવેદનની રજૂઆત એક સરળ એપિસ્ટમિક તર્કમાં કરું છું કારણ કે તે એક મોડલ ઓપરેટર છે જે કહે છે કે જ્હોન કંઈક જાણે છે અને પછી તે વાક્ય p1 જે દર્શાવે છે કે કોઈક કંઇક જાણે છે તેના વિશે વાત કરી શકે છે પરંતુ કોઈ પણ આ જેવા નિવેદનો વિશે વાત કરી શકે છે કે આ આ એક બીજું વાક્ય છે તર્કશાસ્ત્રને આધીન છે અને ચાલો એમ કહી દઈએ કે m મતલબ મેરી છે તેથી આ વાક્ય એ છે કે મેરી જાણે છે કે જ્હોન જાણે છે કે પૃથ્વી ગોળ છે અને અલબત્ત તમારી પાસે બીજા પ્રકારની માહિતી છે જે કહે છે કે મેરી જાણે છે કે જ્હોનને ખબર નથી કે પીટર ઘરે ગયો છે તમે લોજિકલ ઑપરેટર્સને જોડી શકો છો જે આપણે હજી સુધી જોયા નથી પરંતુ તેને યોગ્ય સમયે જોશું તેથી મોડેલ લોજિક્સના મોડલ ઑપરેટર્સ શું કરી રહ્યા છે તે તે છે કે તેઓ થોડો પ્રમાણભૂત તર્ક લઈ રહ્યા છે અને આ કિસ્સામાં તે પ્રોપ્રોજીશનલતર્ક છે કે આપણે પછી મોડલ ઓપરેટરો લાગુ કરવા વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ મોડેલ ઑપરેટર્સ છે જે જરૂરીયાતો અને શક્યતાઓ વિશે વાત કરે છે કે અને જો મારે કહેવું હોય મેરી જોનને પસંદ કરે છે તો હું ડાયમંડ ઑપરેટરનો ઉપયોગ કરી શકું છું અથવા હું જાણી શકું છું કે આ ઑપરેટર ટેમ્પોરલ લોજિકઝ મોડેલ ઑપરેટર્સનો ઉપયોગ કરે છે જે સમયની એપિસ્ટમિક લોજિકની વાત કરે છે તે મોડલ ઑપરેટર્સનો ઉપયોગ કરે છે હવે જાણવાનું અને માનવાનું એ બે વચ્ચે શું તફાવત છે ઠીક છે આપણે કહેવા માંગીએ છીએ કે જો તમને કંઈક ખબર હોય તો તે આવશ્યક છે તે સાચું છે જો તમે કંઈક માનો છો તો તે કદાચ સાચું ન પણ હોય તેથી હું કહી શકું છું કે પેટર માને છે કે પૃથ્વી સપાટ છે તે સંપૂર્ણ રીતે માન્ય સાચું નિવેદન છે કારણ કે તે તે છે કે જે પીટર માને છે પૃથ્વી સપાટ ન પણ હોઈ શકે પરંતુ વિધાન એ સાચું નિવેદન છે ચોક્કસપણે જ્યારે તમે મલ્ટિ એજન્ટ દૃશ્ય વિશે વાત કરો છો ત્યારે તે એક રસપ્રદ બાબત છે હકીકતમાં એપિસ્ટિમિક તર્કશાસ્ત્ર મલ્ટિ એજન્ટ પરિસ્થિતિઓને હેન્ડલ કરવા માટે બનાવવામાં આવ્યું છે જો આપણી પાસે ઘણા એજન્ટો છે એટ્લે કે જો તમારી પાસે એજન્ટોના નેટવર્ક છે અને તેઓ અમુક વસ્તુઓ કરી રહ્યા છે તો પછી આપણે તેના વિશે તર્ક આપી શકીએ છીએ કે આપણે ફોર્મ પ્રોગ્રામ કેવી રીતે બતાવી શકીએ જે ચોક્કસ પ્રોટોકોલ આપે છે જૂથના લોકો હંમેશાં કોઈ નેતાની પસંદગી કરે છે કે નેતાની પસંદગી નહીં કરે તે કોઈ નેતાની પસંદગી કરવામાં અસમર્થ હોય છે તમે તર્કશાસ્ત્રવાળા લોકો શક્યતા સાથે સંકળાયેલા છે અને એ રફ સેટ્સ તરીકે ઓળખાતું ગાણિતિક પાયો છે તમે આ પ્રકારની આવશ્યકતાને કેવી રીતે આવશ્યક રીતે સાબિત કરી શકો છો તેથી જેમ કે અસ્પષ્ટ સમૂહો અસ્પષ્ટ તર્ક માટે એક આધાર બનાવે છે અને અસ્પષ્ટ સમૂહો તે સેટ છે જેમાં સભ્યપદ ડિગ્રીમાં અલગ અલગ હોઈ શકે છે તે સેટ છે જે મૂળભૂત રીતે 2 બાઉન્ડ્રી હોય છે ઉદાહરણ તરીકે જો હું ઉંચા લોકોના સમૂહ વિશે વાત કરું છું તો હું અહીં 1 બાઉન્ડ્રી દોરી શકું છું અને અહીંની બીજી સીમા અને તેનો અર્થ એ છે કે આ વર્તુળની અંદરની કોઈપણની ઉંચાઇ ચોક્કસપણે વધુ હોય છે અને બાહ્ય વર્તુળની અંદર પરંતુ આંતરિક વર્તુળની બહારની વસ્તુ સંભવત રીતે ઉંચી હોય છે પરંતુ તે ઉંચી હોવી જરૂરી નથી અને બંને વર્તુળની બહારની કોઈપણ વસ્તુ ઉંચી હોતી નથી તેથી રફ સેટ એ એક મિકેનિઝમ છે જે આ પ્રકારની અનિશ્ચિતતા સાથે વ્યવહાર કરવા માટે ઉપકરણ બની રહી છે આપણી પાસે સંભવિત તર્ક છે તેથી સંભાવનાત્મક તર્ક એ અનિશ્ચિતતાને સંભાળવાની એક રીત છે જ્યારે તમે ઉદાહરણ તરીકે નિદાન કરી રહ્યાં હોવ ત્યારે તમે કોઈની પાસે કેટલાક લક્ષણો હોય તો કહે છે કે તમે કોઈ સિસ્ટમ ચલાવી શકો છો અને કોઈની આંખો પીળી હોય છે તો કહી શકો કે તે વ્યક્તિને કમળો છે કે તમે તેને કેવી રીતે પ્રકાશિત કરો છો તે એક સંભાવના છે પરંતુ જો તમે હવે પુરાવા એકત્રિત કરવાની અને કોઈ બાબતમાં તમારી માન્યતા વધારવાની વાત કરવા માંગતા હો તેથી તમે માનો છો કે આ ખરેખર તે જ કેસ છે તમે એક વધુ પરીક્ષણ કરી શકો છો અને તમે માનો છો કે અનિશ્ચિત તર્કશાસ્ત્ર નોલેજને સંભાળવાની એક પદ્ધતિ છે હવે તમારે અસ્પષ્ટ તર્કશાસ્ત્ર અને સંભવિત તર્ક વચ્ચે તફાવત કરવો જ જોઇએ જે સંખ્યાઓ વિશે પણ વાત કરે છે જે 1 કરતા ઓછી છે અને સંભવિત તર્ક જે મારો નિષ્કર્ષ કહે છે હું મારા નિષ્કર્ષની 70 ટકા ખાતરી છું અથવા એવું કંઈક છે જે એક છેઅસ્પષ્ટ તર્કમાં આ અને અસ્પષ્ટ તર્ક વચ્ચેનો તફાવત તે એક ભાષાકીય સમસ્યા છે જેનો અર્થ એ છે કે તમે વિશ્વની ઉંચાઈથી શું માનો છો શબ્દ ઉંચો છે કારણ કે તે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત નથી જ્યારે સંભવિત તર્કમાં જો તમે કહો કે તેની પાસે કમળો છે 0 7 અથવા સંભાવના 0 7 છે કારણ કે હું તે કહી શકતો નથી કે તે શું થાય રહ્યું છે હું સંભવિતતાનો ઉપયોગ ખરેખર જે કેસ છે તે વિશે મારા નોલેજના અભાવને વ્યક્ત કરવા માટે કરું છું જો તમને ભૌતિકશાસ્ત્રની સંપૂર્ણ જાણકારી હોય તો જ્યારે તમે ડાઇસ વાપરો ત્યારે શું બનશે તેની ગણતરી કરવા માટે તે જરૂરી છે અને જે ક્ષણમાં જ્યારે તે ખરેખર પડે છે તમે સિદ્ધાંતમાં ગણતરી કરવા માટે સક્ષમ હોવા જોઈએ કે તે 1 અથવા 2 અથવા 3 અથવા 4 અથવા 5 આવે છે પરંતુ ચોક્કસપણે આપણી પાસે તે નોલેજ નથી કે ચોક્કસ ક્યો નંબર આવશે અને આપની પાસે તે ગણતરી કરવાની ક્ષમતા પણ નથી તેથી આપણે સંભાવનાઓ વિશે વાત કહીએ છીએ તે સંભવ છે કે તે કોઈ નંબર હશે જો આપણે સમય મળશે તો આપણે પ્રોબેબિલિટિના વિવિધ પાસા વિષે જોઈશું હવે પછીના વર્ગમાં આપણે પ્રોપ્રોજીશનલતર્કને વધુ ઑપચારિક રૂપે જોશું જ્યારે આપણે તર્કની વાત કરીએ છીએ ત્યારે આપણે હંમેશાં ઑપચારિક તર્ક શબ્દનો ઉપયોગ કરીએ છીએ કારણ કે તર્ક સાથે સંબંધિત હોય છે જરૂરી સામગ્રી સાથે નહીં તે તર્કના માન્ય સ્વરૂપો સાથે સંબંધિત છે હું એમ કહી શકું છું કે સોક્રેટીસ એક માણસ છે અને બધા માણસો મોરલ છે જો હું કહું કે રમેશ એક વિદ્યાર્થી છે બધા વિદ્યાર્થીઓ તેજસ્વી છે તો તર્કનું તે જ પ્રકાર મને અનુમાન કરવા દેશે કે રમેશ આવશ્યકપણે તેજસ્વી છે અને તે એક સ્વરૂપ શા માટે છે તે એક માન્ય નિષ્કર્ષ છે કારણ કે હું જે તર્કનો ઉપયોગ કરી રહ્યો છું તે જેને સાયલોગિઝમ તરીકે ઓળખવામાં આવે છે તે તેણે તર્કનું માન્ય સ્વરૂપ બતાવ્યું તેથી આપણે કારણસર માન્ય સ્વરૂપો જોશું કે આપણે પ્રોપ્રોજીશનલતર્કમાં ઉપયોગ કરીશું અને તે શા માટે માન્ય છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું આપણે ભાષાથી પ્રારંભ કરીશું અને તે પછી આપણે તર્ક માટેની મિકેનિઝમ પર ધ્યાન આપીશું અને આ આખી વસ્તુ આપણે તર્કની મશીનરી તરીકે ઓળખાવીશું આગલા વર્ગમાં આપણે પ્રોપ્રોજીશનલ લોજિક માટે એક નાનું મશીન બનાવવાનો પ્રયાસ કરીશું અને પછી બાકીના કોર્સમાં પ્રથમ ક્રમના તર્ક પર વાત કરીશું કારણ કે તે વધુ રસપ્રદ છે તેથી હું વિચારું છું કે હું અહીં રોકાઈશ